હાય આ મોડ્યુલ માં તમારું સ્વાગત છે છેલ્લા મોડેલ માં આપણે શુ જોયું છે આપણે જોયું છે કે આપણે કેવી રીતે ફ્લેક્સિબલ સબસ્ટ્રેટ પર પાઇઝો રેઝિસ્ટીવ સેન્સર બનાવી શકીએ છીએ અને તે પાઇઝો રેઝિસ્ટીવ સેન્સર PEDOT PSS નામના કન્ડક્ટિંગ પોલિમર થી બનાવવામાં આવ્યું હતું જો આપણે સ્લાઇડ જોશું જે આપણે જોઈ રહ્યા છીએ તે છે સ્ટેપ I જ્યાં આપણે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ લઈએ છીએ સ્ટેપ II જ્યાં આપણી પાસે સ્પિન કોટેડ PDMS છે સ્ટેપ III જ્યાં આપણી પાસે ક્રોમ અને ગોલ્ડ ની પેટર્ન છે અને સ્ટેપ IV જ્યાં આપણે પાઇઝો રેઝિસ્ટર બનાવ્યું છે આ પાઇઝો રેઝિસ્ટર્સ ની એરે છે 18 સંખ્યાઓ આ તે એક જ પાઇઝો રેઝિસ્ટર SEMની ઇમેજ છે હવે આપણે જોશું કે આ પાઇઝો રેઝિસ્ટર પર આપણે ગોલ્ડ પેડ્સ ની આ વિશિષ્ટ એરે કેવી રીતે બનાવી શકીએ હવે જાણો કે જો હું સેમિકન્ડક્ટર પર મેટલ જમા કરું છું તો તે શોર્ટ થઈ જશે આપણી પાસે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ હોવુ જોઈએ જો હું પ્રક્રિયાનો પ્રવાહ જોઉં તો તે કેવુ દેખાશે મારી પાસે સબસ્ટ્રેટ છે જે આપણે છેલ્લા મોડ્યુલ માં જોયું છે જેમાં PDMS છે અને તે PDMS ઇન્ટરડિગિટેટ ઇલેક્ટ્રોડ્સ છે જેના પર પાઇઝોરેઝિસ્ટીવ સેન્સર PEDOT PSS છે આ મારો ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ અથવા ઇન્ટરડિજિટેટેડ ઇલેક્ટ્રોડ નહીં આ ખરેખર પેટર્ન અથવા કોંટેક્ટ પેડ્સ છે કારણ કે તે આ જેવું છે તે આ જેવું છે અને તે પછી આ મારી પાસે પાઇઝો રેઝિસ્ટર છે તે ક્રોમ ગોલ્ડ પેટર્ન છે હું કહીશ હું ક્રોમ ગોલ્ડ કહીશ આ PDMS હશે અને આ સિલિકોન છે આ સબસ્ટ્રેટ પર આપણે શું જોઈએ છે આપણે કૉન્ટૅક્ટ પેડ જોઈએ છે જે અહીં બેઠો હશે જેનો કૉન્ટૅક્ટ ગોલ્ડ નો છે પરંતુ જો હું આ પર સીધા જ સોનું જમા કરું તો તે શોર્ટ થઈ જશે તે પછીનું સ્ટેપ્સ હશે હું ઇન્સ્યુલેટીંગ મટિરિયલ જમા કરીશ અને આ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ આ x ક્રોસ હશે આ મારુ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે જો મારી પાસે આ છે તો પછી હું શું કરીશ હું ફોટોરેઝિસ્ટ રેઝિસ્ટને સ્પિન કોટ કરીશ અને આ સમયે હું નેગેટિવ ફોટોરેઝિસ્ટ ને સ્પિન કોટ કરીશ પછી હું માસ્ક લોડ કરીશ નેગેટિવ ફોટોરેઝિસ્ટ સ્પિન કોટિંગ પછી આગળનું પગલું સોફ્ટ બેક હશે સોફ્ટ બેક પછી તેથી આ એક નેગેટિવ ફોટોરેઝિસ્ટ હશે પછી મારી પાસે એક માસ્ક છે જે મારો b ફીલ્ડ માસ્ક છે અને તે ફક્ત કોન્ટેક્ટ ક્ષેત્ર ને ખોલશે આ મારો b ફીલ્ડ માસ્ક છે મારો ફોટોરેઝિસ્ટ નેગેટિવ ફોટોરેઝિસ્ટ છે બરાબર ફોટોરેઝિસ્ટ એ નેગેટિવ ફોટોરેઝિસ્ટ b ફીલ્ડ માસ્ક છે તે પછી આપણે જાણીએ છીએ કે UV પ્રકાશથી વેફર ને એક્સ્પોઝ કરીશુ જ્યારે UV પ્રકાશ સાથે વેફર ને એક્સ્પોઝ કરીશુ ત્યારે કારણ કે નેગેટિવ ફોટોરેઝિસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે અનએક્સ્પોઝડ ક્ષેત્ર નબળો હશે અને એક્સ્પોસ્ડ વિસ્તાર વધુ મજબૂત બનશે આપણી પાસે શુ હશે આપણી પાસે PDMS અને ઇનટરડિજિટિટ્ર્ડ ઇલેક્ટ્રોડ્સ હશે જેની ઉપર એક પાઇઝો રેઝિસ્ટ સેન્સર છે જેના પર ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે જે મારું સિલિકોન ડાયોક્સાઇડ છે આ સિલિકોન ડાયોક્સાઇડ આપણે PECVD ની મદદથી વધારી શકીએ છીએ આ સિલિકોન ડાયોક્સાઇડ PECVD PECVD એટલે પ્લાઝ્મા એન્હાન્સ્ડ કેમિકલ વેપર ડિપોઝિશન અને પછી મારી પાસે આ રીતે મારા ફોટોરેઝિસ્ટ હશે આ મારો નેગેટિવ ફોટોરેઝિસ્ટ છે અહીં જુઓ કે આ બંને ક્ષેત્રોમાંથી ફોટોરેઝિસ્ટ ઇચ થઇ ગયું છે તેવું નથી જ્યારે ફોટોરેઝિસ્ટ ઇચ થઈ જાય પછી હું તેની નીચે મારો સિલિકોન ડાયોક્સાઇડ કાઢી શકું અને નેગેટિવ ફોટોરેઝિસ્ટ આ વિસ્તારથી ઇચ થઈ જાય કારણ કે આપણે b ફીલ્ડ માસ્ક નો ઉપયોગ કર્યો છે અને નેગેટિવ ફોટોરેઝિસ્ટ માટે અનએક્સ્પોઝડ ક્ષેત્ર નબળું પડી જશે પોજિટિવ ફોટોરેઝિસ્ટ માટે અનએક્સ્પોઝડ પ્રદેશ કહે છે કે પોજિટિવ ફોટોરેઝિસ્ટ અને નેગેટિવ ફોટોરેઝિસ્ટ વિશે વાત કરીને અનએક્સ્પોઝડ પ્રદેશ તે પોઝિટિવ ફોટોરેઝિસ્ટ માં અનએક્સ્પોઝડ ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને નેગેટિવ ફોટોરેઝિસ્ટ માં અનએક્સ્પોઝડ ક્ષેત્ર નબળો બનશે આપણે શેનો ઉપયોગ કર્યો છે આપણે નેગેટિવ ફોટોરેઝિસ્ટ નો ઉપયોગ કર્યો છે અનએક્સ્પોઝડ ક્ષેત્ર નબળો છે આગળનું પગલું હશે કે હું આ રીતે ડુબાડુ છું હું હાર્ડ બેક પર્ફોર્મ કરીશ અને હાર્ડ બેક પછી હું આ વેફર ને સિલિકોન ડાયોક્સાઇડ ઇચેન્ટ માં ડુબાડુ છું મારું સિલિકોન ડાયોક્સાઇડ ઇચેન્ટ શું છે તે બફર હાઇડ્રોફ્લોરિક એસિડ અથવા BHF છે જ્યારે મેં BHFમાં આ વેફર ને ડુબાડી ત્યારે મારી પાસે શું હશે મારી પાસે આ પેટર્ન હશે કેમ કે સિલિકોન ડાયોક્સાઇડ ઇચ થઈ જશે આ x પેટર્ન સિલિકોન ડાયોક્સાઇડ માટે છે આ મારું ક્રોમ ગોલ્ડ છે આ સિલિકોન છે અને આ PDMS છે તેમાં ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સિલિકોન હોઈ શકે છે સ્લાઈડ આગળનું સ્ટેપ છે કે મારે સિલિકોન ડાયોક્સાઇડ પર ક્રોમ ગોલ્ડ જમા કરવું પડશે પરંતુ તે પહેલાં આપણે ફોટોરેઝિસ્ટ ને કાઢી નાખવો પડશે અથવા આપણે ફોટોરેઝિસ્ટ દુર કરવો પડશે આ પછીનું પગલું હશે જ્યારે વેફર એક્સ્પોઝ થાય છે અને આપણે ફોટોરેઝિસ્ટ ડેવલપ કરીએ છીએ ત્યારે હાર્ડ બેક થી કરવું પડશે બરાબર હર્ડ બેક પછી સિલિકોન ડાયોક્સાઇડ ઇચેન્ટમાં વેફર ને ડુબાડવુ પડશે જ્યારે સિલિકોન ડાયોક્સાઇડ ઇચ થશે ત્યારે આગળનું પગલું હશે ત્યારે આ વેફર ને એસીટોન માં ડૂબાડવુ જ્યારે આ વેફર ને એસીટોન માં ડુબાડશુ ત્યારે શું થશે r ફોટોરેઝિસ્ટ વેફર થી દુર થશે આગળનું સ્ટેપ છે તે ક્રોમ ગોલ્ડ ને ડિપોઝિટ કરવાનુ છે ફરીથી મેટલ ક્રોમ ગોલ્ડ જમા કરે છે અને ક્રોમ ગોલ્ડ ડોટ પેટર્ન દ્વારા બતાવવામાં આવ્યું છે તે કરશે આપણે તે જ પેટર્ન નો ઉપયોગ કરીશું બરાબર હવે પછીનું પગલું હશે હું આને સ્પિન કોટ કરીશ ચાલો હું આ ખાસ કાઢી નાખીશ અથવા મને ટૂંકી જગ્યા બનાવવા દો તે સરળ બને છે હવે મારી PVD પદ્ધતિ ફિજિકલ વેપર ડિપોઝિશન નો ઉપયોગ કરીને ક્રોમ ગોલ્ડ જમા કરું પછીનું પગલું હશે આગળનું પગલું એ છે કે હું પોઝિટિવ ફોટોરેઝિસ્ટ ને સ્પિન કોટ કરીશ પછી સોફ્ટ બેક કરો પછી હું માસ્ક લોડ કરીશ અને માસ્ક એવું હશે કે તેની પાસે આની પેટર્ન હશે અને આ અને આ જેવું હશે શું છે હું કોંટેક્ટ પેડ્સ માંથી મારું સોનું સાચવી રહ્યો છું જે અહીં પેટર્ન માં જોઈ શકાય છે જે મારો માસ્ક છે બરાબર આ મારો માસ્ક છે અને ફોટોરેઝિસ્ટ આ પ્રદેશમાં એક્સ્પોઝ કરવા માટે હું બચત કરું છું અથવા મંજૂરી આપતો નથી કારણ કે હું મારા ગોલ્ડ ને આ પ્રદેશની નીચે સુરક્ષિત કરવા માંગુ છું અને આ ક્ષેત્ર ગોલ્ડ પેડ બનાવશે આ પછી હું UV લાઇટ સાથે વેફર ને એક્સ્પોઝ કરીશ પછી ફોટોરેઝિસ્ટ ડેવલપર કરો હવે શું પછી ફોટોરેઝિસ્ટ ડેવલપમેન્ટ કરો જે વિસ્તાર એક્સ્પોસ્ડ થયો છે ત્યાંથી ફોટોરેઝિસ્ટ ડેવલપ થશે અનએક્સ્પોઝડ ક્ષેત્ર વધુ મજબૂત હશે કારણ કે આ સમયે આપણે પોજિટિવ ફોટોરેઝિસ્ટ નો ઉપયોગ કરવો પડશે સાચું આપણી પાસે શુ હશે હવે આપણી પાસે ફોટોરેઝિસ્ટ હશે જે આ ક્ષેત્રમાંમાં સુરક્ષિત રહેશે આ મારો પોજિટિવ ફોટોરેઝિસ્ટ છે આગળનું સ્ટેપ છે કે હું આ વેફર ને ગોલ્ડ ઇચેન્ટ માં ડુબાડીશ પછી તેને રીંઝ કરીશુ પછી હું તેને ડુબાડીશ આ પછી અલબત ત્યાં એક હર્ડ બેક છે પ્લેટ દીઠ 120 ડિગ્રી 1 મિનિટ ત્યારબાદ ગોલ્ડ ઇચેન્ટમાં વેફર ને ડૂબાડવામા આવે છે પછી વેફર ને રીંઝ કરવા અને પછી ક્રોમ ઇચેન્ટમાં રાખવું વેફર ને રીંઝ કરવુ અને જ્યારે તે કરશુ ત્યારે શું હશે આ પેટર્ન હશે જ્યાં ક્રોમ ગોલ્ડ ઇચ થયું હતું જે ક્ષેત્રમાં ફોટોરેઝિસ્ટ દ્વારા સુરક્ષિત નથી આ ક્રોમ ગોલ્ડ છે આગળનું પગલું છે હું આ વેફર ને એસીટોન માં ડૂબડીશ જ્યારે હું આ વેફર ને એસીટોન માં ડુબાડુ છું ત્યારે શું થશે ફોટોરેઝિસ્ટ દુર કરવામાં આવશે જ્યારે ફોટોરેઝિસ્ટ દુર જાય છે ત્યારે મારું વેફર કે જે મારી પાસે છે તે આ પ્રકારના મારા પેટર્ન નંબર VI ની જેમ લાગે છે અને આ ચોક્કસ પ્લેટફોર્મ આપણે જે કર્યું હતું આપણી પાસે સબસ્ટ્રેટ સાથે PDMS અને PEDOT PSS છે એક સ્ટ્રેજ ગેજ હતું જેના પર આપણી પાસે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે જે પગલું નંબર V છે અને પછી આપણે ફોટોલિથોગ્રાફી ને પર્ફોર્મ કરી છે અને કોન્ટેક્ટ ને દૂર કરીએ છીએ તો પછી આપણે ક્રોમ ગોલ્ડ જમા કરાવીએ છીએ અને આપણે ગોલ્ડ પેડ્સ બનાવવાની પેટર્ન બનાવી છે આગળનું સ્ટેપ શું છે તે SU 8 સ્તંભ બનાવવાનું છે આગળનું પગલું SU 8 સ્તંભ બનાવવાનું છે આના પર હું શું કરીશ હું હવે સ્પિન કોટ કરીશ હવે હું સ્પિન કોટ કરીશું આપણે હવે ગ્રો થઈશું આપણા પગલા માટે SU 8 છે આપણે શુ કરીશું આપણે સ્પિન કોટ કરીશું આપણે SU 8 સ્પિન કોટ કરીશું કારણ કે SU 8 પોલિમર છે અને તે નેગેટિવ ફોટોરેઝિસ્ટ તરીકે કામ કરશે હું આ ચોક્કસ સબસ્ટ્રેટ પર SU 8 સ્પિન કોટ કરીશ જે આપણે આ સબસ્ટ્રેટ ને સબસ્ટ્રેટ કરીએ છીએ જ્યારે હું સબસ્ટ્રેટ પર SU 8 સ્પિન કોટ કરું છું SU 8 એ નેગેટિવ ફોટોરેઝિસ્ટ છે મારે એ જોઈએ કે અહીંના દરેક ગોલ્ડ પેડ પર SU 8 સ્તંભ હોવો જોઈએ હું ગોલ્ડ પેડ પર SU 8 ને સુરક્ષિત કરવા માંગુ છું SU 8 એ એક આધારસ્તંભ છે હું કહીશ કે આપણે આ સ્તંભ ને બરાબર બનાવી રહ્યા છીએ હું કહીશ જ્યારે આપણે સ્પિન કોટર નો ઉપયોગ કરીને SU 8 ને કોટ કરીએ છીએ ત્યારે આગળનું પગલું ફક્ત SU 8 ને કેન્દ્રમાં રાખવાનું છે હું લોડ કરીશ હું અલબત્ત SU 8 માં સોફ્ટ બેક કરીશ જાણું છું ફરીથી હું અહીં કહી રહ્યો છું કૃપા કરીને ધ્યાન આપો ફોટોરેઝિસ્ટ પોજિટિવ અને નેગેટિવ SU 8 SU 8 નેગેટિવ ફોટોરેઝિસ્ટ તરીકે કામ કરે છે શું તફાવત છે આપણે સ્પિન કોટ કરીએ છિએ આ પણ સ્પિન કોટ છે આગળનું પગલું 90 ડિગ્રી એ સોફ્ટ બેક કરવું 1 મિનિટ હોટ પ્લેટ સોફ્ટ બેક 65 ડિગ્રી પર કરવામાં આવે છે હોટ પ્લેટ પર સમય આ સમય SU 8 ની જાડાઈ પર આધારિત છે પછી ત્યાં એક UV એક્સપોઝર છે પછી ડેવલપર અને પછી હર્ડ બેક હર્ડ બેક એ 1 મિનિટ માટે હોટ પ્લેટ પર 120 ડિગ્રી સેન્ટિગ્રેડે કરવામાં આવે છે આ કિસ્સામાં 65 ડિગ્રી સોફ્ટ બેક કરવું પછી UV એક્સપોઝર પછી હર્ડ બેક ફરીથી તાપમાન 95 ડિગ્રી સેન્ટિગ્રેડ છે હોટપ્લેટ પર સમય એ SU 8 ની જાડાઈ પર આધારિત છે પછી આપણે ડેવલપર ની રચના કરીશું જુઓ આ તફાવત છે સોફ્ટ બેક UV એક્સપોઝર ડેવલપર અને પછી હાર્ડ બેક અહીં સોફ્ટ બેક UV એક્સપોઝર હાર્ડ બેક અને ડેવલપર ત્યા તફાવત છે જ્યારે આપણે SU 8 ની વાત કરીએ ત્યારે તે યાદ રાખવું જોઈએ SU 8 X એ નેગેટિવ ફોટોરેઝિસ્ટ છે એનો અર્થ એ કે અનએક્સપોસડ ક્ષેત્ર નબળો રહેશે અને એક્સ્પોસ્ડ વિસ્તાર વધુ મજબૂત બનશે શાને એક્સ્પોઝેડ કરવુ UV લાઇટ ને એક્સ્પોઝેડ કરવી હવે આપણી પાસે માસ્ક હશે આપણે જાણીએ છીએ કે SU 8 X એ નેગેટિવ ફોટોરેઝિસ્ટ છે અને આપણે SU 8 ને કેન્દ્રમાં સુરક્ષિત રાખવા માંગીએ છીએ આપણે શું કરીશું આપણે b ફીલ્ડ માસ્ક નો ઉપયોગ કરીશું અને b ફીલ્ડ માસ્ક નો ઉપયોગ કરીને આપણે શું કરી રહ્યા છીએ આપણે SU 8 ના સ્તરને સુરક્ષિત રાખી રહ્યાં છીએ જે આપણે SU 8 ડેવલપર માં ડેવલપ કરવા માંગતા નથી તે કેવી રીતે થાય છે કારણ કે SU 8 એ નેગેટિવ ફોટોરેઝિસ્ટ છે જો SU 8 આ નેગેટિવ ફોટોરેઝિસ્ટ પછી જે વિસ્તાર એક્સ્પોસ્ડ નથી થયો તે નબળો હશે જે ક્ષેત્ર ક્સ્પોસ્ડ નથી તે નબળું રહેશે જો હું આ માસ્ક નો ઉપયોગ કરું તો તે કામ કરશે શુ તે ચાલશે તે કામ કરશે નહીં કારણ કે આપણે આ સાઇટ પરથી SU 8 ને દૂર કરી રહ્યા છીએ જે આપણને જોઈએ છે તે નથી આપણને અહીં સ્તંભ જોઈએ છે આપણા માસ્ક માં આની જેમ પેટર્ન હોવી જોઈએ જે ક્ષેત્ર એક્સ્પોસ્ડ નથી તે નબળું હશે કારણ કે SU 8 નેગેટિવ ફોટોરેઝિસ્ટ જેવું જ કાર્ય કરે છે હવે જો હું આ માસ્ક નો ઉપયોગ કરું અને જો હું UV એક્સપોઝ કરું તો ફોટોરેઝિસ્ટ નુ UV પ્રકાશમાં શું થશે જો હું આ વેફર ને ડેવલપ કરું તો મારી પાસે સિલિકોન વેફર PDMS ઇન્ટરડિગેટિએટેડ ઇલેક્ટ્રોડ્સ સ્ટ્રેન ગેજ હશે પછી ઇન્સ્યુલેટીંગ લેયર એ આપણો SiO2 છે અને આ આપણો મેટલ કોન્ટેક્ટ પેડ પણ છે અને હવે જ્યારે હું ઇન્ટરડિજિટેટ ઇલેક્ટ્રોડ્સ કહું છું તેનો અર્થ તે નથી કે તે ઇન્ટરડિજિટેટ છે તે ખરેખર કોન્ટેક્ટ ઇલેક્ટ્રોડ્સ છે ચાલો આપણે કહીએ કે તે એક કોન્ટેક્ટ ઇલેક્ટ્રોડ્સ છે આના પર જે છે તે અહીં એક ગોલ્ડ પેડ્સ છે અહીં ગોલ્ડ પેડ રાખો અને આના પર હવે SU 8 છે જે UV લાઇટ ને એક્સ્પોઝ્ડ છે અને આ માસ્ક છે જો આપણે આ પેટર્ન નો ઉપયોગ કરીએ તો આપણી પાસે ગોલ્ડ પેડ પર SU 8 હશે SU 8 અહીં રહેશે આ મારો ગોલ્ડ પેડ છે આ કોંટેક્ટ પેડ્સ છે પછી સિલિકોન ડાયોક્સાઇડ ફરીથી કોંટેક્ટ પેડ્સ આ એક PDMS હશે આ મારું સિલિકોન છે આપણી પાસે જે છે તે આના જેવું જ છે પરંતુ આની ભૂમિકા શું છે આ SU 8 સ્તંભ ની ભૂમિકા શું છે હવે આપણે સમજીએ છીએ કે જો હું આ ક્ષેત્ર પર કોઈ બળ લાગુ કરું તો એ SU 8 સ્તંભ બળ પરિવહન પદ્ધતિ તરીકે કાર્ય કરશે SU 8 દ્વારા આ સ્ટ્રેન ગેજ પર બળ લાગુ કરવામાં આવશે બીજો મુદ્દો એ છે કે હું ઇચ્છું છું કે આ SU 8 સ્તંભ વાહક છે કારણ કે અહીં જુઓ જો મારી નીચે તેની પાસે ગોલ્ડ પેડ્સ છે અને SU 8 સ્તંભ વાહક બને છે જો તે વાહક બને છે તો પછી આ SU 8 સ્તંભ અને ગોલ્ડ પેડ બન્ને સાથે ઇલેક્ટ્રોડ 1 તરીકે કાર્ય કરશે હું જણાવીશ કે ઇલેક્ટ્રોડ 1 ની ભૂમિકા શું છે જો SU 8 વાહક છે SU 8 ની સાથે ગોલ્ડ પેડ્સ ઇલેક્ટ્રોડ 1 બનાવે છે SU 8 ની બીજી ભૂમિકા એ છે કે જ્યારે હું કોઈ બળ લાગુ કરું છું ત્યારે આ બળ સ્ટ્રેન ગેજ પર પહોંચશે જે મારો પાઇઝો રેઝિસ્ટર છે જે SU 8 સ્તંભ દ્વારા આ એક પાઇઝો રેઝિસ્ટર PEDOT PSS છે હવે તે કેવી રીતે વળશે તે આપણે જોઈશું આ કેવી રીતે વાળશે અને ક્યારે આ સિલિકોન સબસ્ટ્રેટ ને કારણે દબાણ લાગુ કરવું જો હું સિલિકોન માટે લાગુ કરું તો વળશે નહીં અને તેથી હુ સિલિકોન નથી ઇચ્છતો હું અમુક સમયે સિલિકોન ને દૂર કરીશ પરંતુ અહીં સુધી હું આશા રાખું છું કે બધને સમજણ પડી હશે આગળનું પગલું આગળનું પગલું શું છે હવે આપણે SU 8ને બનાવવાનો છે અને તે માટે જો યાદ આવે તો મેં લિફ્ટ ઓફ ટેકનીક નામની પ્રક્રિયા શીખવી છે ચાલો આપણે લિફ્ટ ઓફ તકનીકનો ઉપયોગ કરીએ અને આ SU 8 ને મેટલ થી કોટ કરીએ તે SU 8 અને SU 8 ની નીચેનો ગોલ્ડ પેડ ઇલેક્ટ્રોડ 1 બનશે ચાલો અહીં સ્લાઈડ પર જોઈએ આ ખાસ વસ્તુ છે હું તેને દોરીશ અહીં ફરી તે સરળ બને છે અને આપણે ત્યાંથી શરૂ કરીશું ફરીથી હું પુનરાવર્તન કરું છું કૃપા કરીને અહીં ધ્યાન કેન્દ્રિત કરો સિલિકોન સબસ્ટ્રેટ લો સિલિકોન સબસ્ટ્રેટ પર PDMS લો આ r PDMS છે આ r સિલિકોન છે પછી આપણી પાસે કોંટેક્ટ પેડ્સ અથવા કોંટેક્ટ ઇલેક્ટ્રોડ છે પછી આપણી પાસે PEDOT PSS સ્ટ્રેન ગેજ છે પછી આપણી પાસે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે જે સિલિકોન ડાયોક્સાઇડ દ્વારા છે આ એક સિલિકોન ડાયોક્સાઇડ છે આ એક PEDOT PSS છે આ એક કોંટેક્ટ પેડ્સ હશે અને પછી મારી પાસે અહીં ગોલ્ડ પેડ છે જેના પર મારી પાસે SU 8 સ્તંભ છે આ SU 8 છે આ ગોલ્ડ છે પછી હું જે ઇચ્છું છું તે હું SU 8ને વાહક બનવા માંગુ છુ આપણે લિફ્ટઓફ તકનીકનો ઉપયોગ કરીશું SU 8 મટીરિયલ ને કોટ કરીશું અને લિફ્ટઓફ તકનીકમાં આપણે શું કરીશું આપણે ફોટોરેઝિસ્ટ સાથે બધું કોટ કરીશું અને આ આપણી પોજિટિવ ફોટોરેઝિસ્ટ હશે મને આ ડિઝાઇન નો ઉપયોગ પોજિટિવ ફોટોરેઝિસ્ટ માટે કરવા દો અને આ એક પોજિટિવ ફોટોરેઝિસ્ટ છે હવે આ પછી આપણે ફક્ત આ વિસ્તારમાં જ એક વિન્ડો ખોલીશું અને આ પ્રદેશ ફોટોરેઝિસ્ટ સાચવશે આપણે શું કરીશું પોઝિટિવ ફોટોરેઝિસ્ટ પછી આપણે સોફ્ટ બેક કરીશું સોફ્ટ બેક પછી આપણે માસ્ક લોડ કરીશું અને માસ્ક એ રીતે લોડ કરીશું કે આપણે આ ક્ષેત્રમા પોજિટિવ ફોટોરેઝિસ્ટ ને સુરક્ષિત કરીશું અને કેન્દ્ર વિસ્તાર કે જ્યા SU 8 છે તે આપણે ફોટોરેઝિસ્ટ સુરક્ષિત નહીં કરી શકીએ આ ફોટોરેઝિસ્ટ જુઓ વિસ્તાર SU 8 વિસ્તાર કરતા થોડો મોટો છે વિન્ડો નું ઓપનિંગ SU 8 વિસ્તાર કરતા થોડું વિશાળ છે આ r માસ્ક છે કયા પ્રકારનો માસ્ક b ફીલ્ડ માસ્ક આગળની વખતે જાણો UV લાઇટ UV લાઇટ સાથે વેફર ને એક્સ્પોઝ કરવુ પડશે તે પછી વેફર વિકસાવવી પડશે વેફર વિકસાવવા માટે માસ્ક અનલોડ કરવો પડશે જ્યારે વેફર વિકસાવશુ ત્યાં શું થશે કારણ કે ત્યાં પોજિટિવ ફોટોરેઝિસ્ટ છે જે વિસ્તાર એક્સ્પોસ્ડ નથી થયો તે વધુ મજબૂત બનશે જે ક્ષેત્ર એક્સ્પોસ્ડ નથી તે મજબૂત બનશે જે વિસ્તાર એક્સ્પોસ્ડ થયો છે તે નબળો પડી જશે હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે પોજિટિવ ફોટોરેઝિસ્ટ છે આપણી પાસે પોજિટિવ ફોટોરેઝિસ્ટ છે અને અહીં આપણે વિન્ડો ખોલી છે ત્યાં એક વિન્ડો છે જે આપણી પાસે ખુલી છે હવે આપણે શું જાણીશું આપણે દરેક જગ્યાએ સોનું અથવા ધાતુ જમા કરીશું ક્રોમ ગોલ્ડ ક્રોમ ગોલ્ડ બધે જ અને પછી આગળનું પગલું એ છે કે આપણે આ વેફર ને એસીટોન માં ડુબાડીશું જો હું આ વેફર ને એસીટોન માં ડુબાડુ છું તો શું થશે એસીટોન ફોટોરેઝિસ્ટ ને દુર કરશે કારણ કે આ પોજિટિવ ફોટોરેઝિસ્ટ સ્ટ્રીપર છે જ્યારે તે ફોટોરેઝિસ્ટ ને દુર કરે છે ત્યારે તે તેની ઉપરની ધાતુને ઉપાડશે અને ધાતુ કે જ્યાં તે SU 8 સ્તંભ પર સીધી જમા થાય છે તે અકબંધ રહેશે તેનો અર્થ એ છે કે જ્યારે હું એસીટોન માં આ વેફર ડુબાડુ છું ત્યારે શું થશે મારો ફોટોરેઝિસ્ટ આની જેમ બધેથી ઇચ થશે અને SU 8 સ્તંભ પર મારી ધાતુ કોટેડ હશે મારી ધાતુ SU 8 સ્તંભ પર કોટ મેળવશે હવે જુઓ કે તળિયે એક ગોલ્ડની જોડી છે ત્યાં SU 8 છે અને હવે SU 8 મેટલ સાથે કોટેડ છે તેનો અર્થ એ કે એ SU 8 અને ગોલ્ડ પેડ મળીને ઇલેક્ટ્રોડ 1 બનશે સમજ્યા હવે આપણી પાસે શુ છે આપણી પાસે PEDOT PSS થી બનેલું સ્ટ્રેન ગેજ છે આપણી પાસે એક ઇલેક્ટ્રોડ છે જે ગોલ્ડ પેડ થી બનેલો છે અને SU 8 જે મેટલ સાથે કોટેડ હોય છે તે SU 8 વાહક બને છે અને આગળનું પગલું PDMSને દુર કરવાનુ છે જો હું તે સિલિકોન સબસ્ટ્રેટ માંથી PDMS કાઢી નાંખુ તો શું થશે આ થશે હવે મારી પાસે જે છે તે મારી પાસે એક ફ્લેક્સિબલ સેન્સર છે જેના પર ત્યાં PEDOTPSS ઇન્ટિગ્રેટેડ પાઇઝોરેઝિસ્ટીવ મટીરિયલ અથવા પાઇઝોરેઝિસ્ટીવ સેન્સર છે અને મારી પાસે ઇલેક્ટ્રોડ 1 છે જે SU 8 ની મદદથી રચાય છે જે ગોલ્ડ પેડ પર વહન કરે છે અને સ્ટ્રેન ગેજ જે PEDOTPSS નુ બનેલું છે તે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ જે સિલિકોન ડાયોક્સાઇડ છે એના દ્વારા ઇલેક્ટ્રોડ્સ થી અલગ પાડવામાં આવે છે ઇલેક્ટ્રોડ અને PEDOTPSS ની વચ્ચે સિલિકોન ડાયોક્સાઇડ દ્વારા અલગ પડે છે ત્યાં કોઈ શોર્ટિંગ નથી આ પર્ફોર્મ કરતી વખતે પછી જુઓ કે આપણી પાસે VI પછી છે આપણે હવે કોટિંગ કરીએ છીએ આપણી પાસે જમા છે આપણી પાસે સ્પિન કોટેડ SU 8 અને પેટર્ન SU 8 સ્તંભ છે પછી લિફ્ટઓફ તકનીકથી આપણે ગોલ્ડ ને કોટ કર્યો છે જે આઠમુ છે અને અંતે આપણે PDMS ને સિલિકોન સબસ્ટ્રેટ થી દુર કર્યુ છે આ સિમેટિક માં બતાવ્યા પ્રમાણે તે એક ફ્લેક્સિબલ સેન્સર બનશે સેન્સર ફોટામાં જો જુઓ તો તે અહીં અને અહીં પણ ફ્લેક્સિબલ સેન્સર છે જો તમે આ વિશિષ્ટ ફોટો જોશો તો તમે સમજી શકશો કે ત્યાં ત્રણ કોંટેક્ટ પેડ્સ છે ત્રણ કોંટેક્ટ પેડ્સ અહીં બે કોંટેક્ટ એક અને બે આ માટે બે કોંટેક્ટ અને r SU 8 સ્તંભ માટે એક કૉન્ટૅક્ટ આ રેખાની જેમ આ માટે એક કૉન્ટૅક્ટ બીજી વસ્તુ અવલોકન કરશે તે 1 2 અને 3 છે આ રીતે જો તમે અહીં જુઓ આ 1 છે આ 2 છે અને આ 3 છે 1 2 અને 3 બીજી વસ્તુ કે જેને અવલોકન કરવાની જરૂર છે તે છે કે રેખાઓ સીધી નથી આ વેવી રેખાઓ છે જુઓ તે એક વેવી લાઇન છે તે નથી તે સીધી નથી પણ એક વેવી લાઇન છે કારણ કે જો મારી પાસે સીધી રેખા હોય તો જો મટીરિયલ ફ્લેક્સિબલ હોય તો ફિલ્મ માં ઘણાં તાણ આવે છે અને ફિલ્મ મા તિરાડ પડી જાય છે તિરાડ ટાળવા માટે આપણે કોંટેક્ટ પેડ્સ અને આ ખાસ ફેશન માં કનેક્ટિંગ લાઇન ડિઝાઇન કર્યા છે બધી બાબતો કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે આ ચોક્કસ સેન્સર ના કેન્દ્રમાં છે આપણી પાસે 8 પાઇઝો રેઝિસ્ટર છે અને આપણી પાસે 8 ઇલેક્ટ્રોડ છે ઇલેક્ટ્રોડ્સ નો અર્થ છે SU 8 જે ગોલ્ડ પેડ પર વહન કરે છે આ આપણો એક ઇલેક્ટ્રોડ છે તે જ રીતે 8 ઇલેક્ટ્રોડ છે જેમ કે આ ચોક્કસ આકૃતિમાં જોઈ શકાય છે આપણે જે કહી રહ્યા હતા તેના જેવા કેન્દ્રમાં r 8 પાઇઝો રેઝિસ્ટર અને r 8 ઇલેક્ટ્રોડ્સ સહિતના તમામ સેન્સર છે હવે ચાલો જોઈએ કે આપણે આ ફ્લેક્સિબલ સેન્સર નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તે સમજવા માટે અથવા તે કરી શકે છે બીજી તકનીકી ટર્મ ફેનોટાઇપિંગ પેશી ગુણધર્મો છે ફેનોટાઇપિંગ આપણે બે પ્રકારના ફિનોટાઇપ કરીશું એક એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ની વિદ્યુત સમજણ અને મેકેનિકલ પ્રોપર્ટીસ છે ચાલો જોઈએ કે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ હવે અહીં જુઓ આ ઇલેક્ટ્રોડ છે જે આપણે બનાવ્યો છે ફ્લેક્સિબલ છે જે આ એક સાથે કનેક્ટેડ છે ત્યાં તેમાંના 8 છે આ 8 જેવા આ સેન્સર છે આ શંકુ સાથે જોડાયેલ છે અહીં શંકુ જુઓ ટીપ આ સાઇટ પર છે આ બધા 8 કે જે SU 8 થાંભલ તળિયે બાજુએ જોશે અને ત્યાં એક શંકુ આના જેવું છે અને સેન્સર જોડાયેલું છે આ બધા કનેક્ટિંગ વાયર છે જે આ વિશિષ્ટ આકૃતિ પરથી જોઈ શકાય છે અને હવે આ કંઈક દબાવી રહ્યું છે અને કંઈક શું છે તે ગ્લાસ પર કોંટેક્ટ પેડ્સ છે ગ્લાસ પર આ રચના હોવાનો અર્થ શું છે આ શું છે તે મેશ સ્ટ્રક્ચર છે જો તમે આ જુઓ તો આ ટિશ્યુ કોર ને રાખવા માટે માઇક્રો ગ્રિડ અથવા જાળીદાર છે જો હું આના પર ટીશ્યુ લોડ કરું છું જો હું આ રીતે પેશી લોડ કરું તો આ ફિગર છે આ સરળ કેવી રીતે બનાવવું તે એક પગલું ફોટોલિથોગ્રાફી તકનીક છે આ કેવી રીતે બનાવવું આ ગ્લાસ સ્લાઇડ પર છે જેમ કે ગ્લાસ સ્લાઇડ પર ત્યાં એક જાળીદાર છે આપણે આ કેવી રીતે બનાવી શકીએ સરળ જુઓ ગ્લાસ સ્લાઇડ ગ્લાસ લો તે પછી મેટલ ને કોટ કરો જે r ક્રોમ ગોલ્ડ છે ત્યારબાદ ફોટોરેઝિસ્ટ પોઝિટિવ ફોટોરેઝિસ્ટ ને સ્પિન કોટ કરવુ પછી માસ્ક b ફીલ્ડ માસ્ક નો ઉપયોગ કરો કંઈક એવું કે જે હું એક ડાયાગ્રામ મા b ફીલ્ડ માસ્ક બતાવી રહ્યો છું પછી UV લાઇટ સાથે વેફર ને એક્સ્પોઝ કરવુ આપણે વેફર ને એક્સ્પોઝ કરીએ વેફર એક્સ્પોઝ થયા પછી આ ગ્લાસ વેફર ને ડેવલપ કરો ગ્લાસ વેફર ને ડેવલપ કરતી વખતે શું હશે આ ક્ષેત્રમાં r ક્રોમ ગોલ્ડ અને r ફોટોરેઝિસ્ટ સુરક્ષિત હશે જે તે પોજિટિવ ફોટોરેઝિસ્ટ હોવાના કારણે એક્સ્પોઝ થયુ ન હતું પછી આ વેફર ને ક્રોમ ઇચેન્ટમાં ડૂબાડ્વુ ત્યારબાદ DI રિન્ઝ કરવુ પછી ગોલ્ડ ઇચેન્ટ કરીને DI રિન્ઝ કરવુ જ્યારે તે થશે ત્યારે શું થશે તે ચોક્કસ પ્રક્રિયા ક્યારે કરવી પછી ક્રોમ ગોલ્ડ એ ક્ષેત્ર જે પોજિટિવ ફોટોરેઝિસ્ટ દ્વારા સુરક્ષિત નથી તે ક્ષેત્રથી ઇચ થયેલ છે અને જે ક્ષેત્ર ફોટોરેઝિસ્ટ દ્વારા સુરક્ષિત હતું તે બચી જશે અથવા સુરક્ષિત રહેશે આગળનું પગલું જાણો ડેવલપ કર્યા પછી અલબત્ત ત્યાં એક હર્ડ બેક છે પછી ક્રોમ ગોલ્ડ કરવું પડશે ફોટોલિથોગ્રાફી નાં પગલાંને યાદ રાખવું પડશે હવે જો હુ એસીટોન માં આ વેફર ને ડુબાડુ તો શું થશે જો હુ એસીટોન માં આ વેફર ને ડુબાડુ તો ફોટોરેઝિસ્ટ દુર થશે અને મને પેટર્ન મળશે અને આ પેટર્ન આ પેટર્ન છે આ ખૂબ સરળ છે હવે સમજો કે જ્યારે હું મારા પર દબાવું છું ત્યારે ત્યાં એક શંકુ છે જે માઇક્રોમેનિપ્યુલેટર સાથે જોડાયેલ છે અહીં જોઈ શકો છો અને આ શંકુ પર ત્યાં 8 સ્તંભ છે ત્યાં 8 સ્તંભો છે જો હું આના જેવો અલગ રંગ પસંદ કરું છું તો આ પેશી al ને દબાવતા 8 સ્તંભો છે અને આ માઇક્રો ગ્રિડ પરનો સ્તન ટીશ્યુ કોર છે જ્યારે હું માઇક્રોમેનિપ્યુલેટર ની સહાયથી આ પેશીને દબાવું છું ત્યારે શું થશે અહીં MP 285 માઇક્રોમેનિપ્યુલેટર જુઓ આ શંકુ ગ્લાસ સ્લાઇડ થી જોડાયેલ છે આ ગ્લાસ સ્લાઇડ માઇક્રોમિનીપ્યુલેટર માઇક્રોમિનીપ્યુલેટર 285 MP 285 સાથે જોડાયેલ છે જ્યારે તેને ઇન્ડેન્ટ કરો ત્યારે શું થશે જ્યારે પેશીની સ્થિતિસ્થાપકતાના આધારે તેને ઇન્ડેન્ટ કરો ત્યારે સેન્સર વળશે અને સેન્સર નું આ બેન્ડિંગ આ સેન્સર છે તે છતાં એક ફ્લેક્સિબલ સેન્સર છે જો હું સેન્સર નું દર્શાવા માટે ફક્ત એક લંબચોરસ વાપરુ છુ જ્યારે હું બળ લાગુ કરું છું ત્યારે લંબચોરસ આ રીતે વળશે કારણ કે તે PDMS મટીરિયલ છે આ PDMS મટીરિયલ છે જ્યારે તે બળ લાગુ કરવા પર વળશે ત્યારે શું થશે પાઇઝો રેઝિસ્ટર ને કારણે રેઝિસ્ટર માં ફેરફાર છે જે PEDOT PSS છે અને હવે જો હું વોલ્ટેજ લાગુ કરું છું તો આ એક વાહક મટીરિયલ છે આ એક ઇલેક્ટ્રોડ 2 હશે ઇલેક્ટ્રોડ 1 પહેલેથી જ જાણે છે આ r ઇલેક્ટ્રોડ 1 છે ઇલેક્ટ્રોડ 1 એ r SU 8 મટીરિયલ છે જેમાં r AU પેડ છે અને ઇલેક્ટ્રોડ 2 એ નીચેનું ઇલેક્ટ્રોડ હશે જેના પર પેશી લોડ થઈ રહી છે હવે જ્યારે હું ઇલેક્ટ્રોડ 2 ની વચ્ચે વોલ્ટેજ લાગુ કરું છું જે નીચેનો ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોડ 1 છે જે r ગોલ્ડ પેડ સાથે r SU 8 સ્તંભ છે શું થશે પેશીઓના રેઝિસ્ટર ને આધારે કરન્ટ બદલાશે જો હું ઇલેક્ટ્રોડ 1 અને ઇલેક્ટ્રોડ 2 વચ્ચે વોલ્ટેજ લાગુ કરું છું પેશીના રેઝિસ્ટર ને આધારે કરન્ટ વહેશે હવે આપણે પેશીને દબાવીને સ્થિતિસ્થાપકતાને માપી શકીએ છીએ અને આપણે પેશીના રેઝિસ્ટર ને પણ માપી શકીએ છીએ આ પેશીના ઇલેક્ટ્રોમિકેનિકલ યાંત્રિક ગુણધર્મોના એક સાથે માપનના ફાયદા છે અને આ ડેટા માં અહીં જોઈ શકો છો કે સામાન્ય અને IDC માટે જે ઇંવેસિવ ડક્ટલ કાર્સિનોમા છે સામાન્ય માટે સ્થિતિસ્થાપકતા ઇંવેસિવ ડક્ટલ કાર્સિનોમા ની તુલનામાં વધારે છે અને ઇંવેસિવ ડક્ટલ કાર્સિનોમા ની તુલનામાં સામાન્યનો રેઝિસ્ટર ઓછો છે IDC અને સામાન્ય માટે સમાન રીતે આપણે નૈતિક ઉપકલા અને સ્ટ્રોમલ પ્રદેશો વિશે પણ શીખી શકીએ છીએ અહીં જોઈ શકાય છે કે ઇનવરટેડ માઇક્રોસ્કોપ છે અને ઇનવરટેડ માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરવામાં આવે છે જેથી જ્યારે તે માઇક્રો ગ્રિડ પર મૂકવામાં આવે ત્યારે તેને જોઈ શકે આ ખાસ મોડ્યુલ ની છેલ્લી સ્લાઇડ છે પછીના વર્ગમાં આપણે જોશું કે આપણે એક પગલું કેવી રીતે ડિઝાઇન કરી શકીએ જે ફક્ત ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જ કરી શકતું નથી પરંતુ આપણે થર્મલ ગુણધર્મો થર્મલ લાક્ષણિકતાઓ પણ પેર્ફોમ કરી શકે છે અથવા થર્મલ લાક્ષણિકતાઓને પણ અનુભવી શકીએ છીએ તેનો અર્થ એ કે તે જડતા અથવા સ્થિતિસ્થાપકતા ને માપશે તે રેઝિસ્ટર ને માપશે અને તે થર્મલ વાહકતા ત્રણેય બાબતોને માપશે અહીં તે વિદ્યુત અને યાંત્રિક છે વિદ્યુત યાંત્રિક અને થર્મલ હશે અને આપણે જોશું અને તે પેશીના ત્રણ ગુણધર્મોને સમજવા માટે ફરીથી સિલિકોન ચિપ પર ડિઝાઇન કરશે જે વિદ્યુત યાંત્રિક અને થર્મલ છે આપણે થોડા ઉપયોગ કરીશું સ્તન કેન્સર શું છે અને બરાબર શું છે સ્તન કેન્સરના કયા પ્રકારો છે અને તે કેવી રીતે જુદા છે તે સમજાવવા માટે વિડિઓઝ જાણો તે જ રીતે પ્રોસ્ટેટ કેન્સર વિશે વાત કરતી વખતે તે પણ અલગ છે તે જ રીતે જ્યારે મગજના પેશીઓ વિશે વાત કરીએ એ અલગ છે યકૃત પેશી અલગ હોય છે પેટની પેશીઓ અલગ હોય છે કોઈ રોગના વધુ સારા નિદાન માટે આપણે હાલના બાયોમાર્કર્સ ઉપરાંત ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને થર્મલ મોડેલિટીઝ નો ઉપયોગ કરી શકીએ છીએ તે આપણો વિચાર છે આ બાયોસેન્સર અથવા કેન્સર સેન્સર છે હું બાયોચીપ ના વધુ રસપ્રદ બનાવટ સાથે આગળનો વર્ગ જોઇશ જે એક સાથે ત્રણ ગુણધર્મો કરી શકે છે ત્યાં સુધી કાળજી રાખજો બાય